આપણે સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને ત્યાં છેલ્લા વ્યાખ્યાનમાં આપણે કેમેરા મેટ્રિક્સની પ્રોપર્ટીઝ દ્વારા વિવિધ માહિતી મેળવવા વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું તેથી આપણે પહેલાથી જ વિચાર્યું છે કે કેવી રીતે પ્રોજેક્ટીવ મેટ્રિક્સ રજૂ કરવામાં આવશે તેથી ત્યાં વિવિધ સ્વરૂપો છે કે જેના દ્વારા આપણે એક પ્રોજેક્ટીવ મેટ્રિક્સ રજૂ કરીએ છીએ આપણી ચર્ચાની સુવિધા માટે આ બધા સંબંધો માંથી કોઈ એક સ્વરૂપમાં વ્યક્ત થઈ શકે છે તેથી પ્રથમ સ્વરૂપ P M | p4 જે તમારે નોંધવું જોઈએ કે એક પ્રોજેક્ટીવ મેટ્રિક્સ છે જે 3 x 4 મેટ્રિક્સ છે તે તેના પેટા મેટ્રિક્સ ઘટકો દ્વારા રજૂ થાય છે તેથી આ ફોર્મમાંની એક રજૂઆત એ છે કે તેની પાસે 3 x 3 સબ મેટ્રિક્સ છે જે અહીં પ્રતીક M દ્વારા સૂચવવામાં આવે છે અને ત્યાં એક કોલમ વેક્ટર છે જે ચોથું કોલમ વેક્ટર છે તેથી આપણે આ સંકેત p4 નો ઉપયોગ કરીએ છીએ ફક્ત તે બતાવવા માટે કે તે કોલમ વેક્ટરના ચોથા સ્થાને કોલમ વેક્ટર છે અને તે 3 x 1 છે તેનું કદ 3 x 1 છે આપણે ફક્ત તેમના કોલમ વેક્ટર દ્વારા પ્રક્ષેપણ મેટ્રિસીસનું પ્રતિનિધિત્વ કરી શકીએ છીએ તેથી ત્યાં 4 કોલમ વેક્ટર છે તેથી આ રજૂઆતો જેમ કે પ્રથમ બીજા ત્રીજા ચોથા કોલમ વેક્ટર્સ તેઓ આ પ્રતીકો દ્વારા સૂચવવામાં આવે છે અને અન્યથા પણ આપણે તેમને પંક્તિઓના સ્ટેક તરીકે રજૂ કરી શકીએ છીએ અથવા જ્યાં તમારી પાસે પ્રથમ પંક્તિ છે ત્યાં તમારા કોર્ડિનેટ હોવાથી આપણે કોલમ ફોર્મમાં વેક્ટરનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેથી આપણે ટ્રાન્સપોઝ ઓપરેશન નો ઉપયોગ તે દર્શાવવા માટે કરીએ કે તે એક પંક્તિ છે અને તેથી r1 r2 અને r3 આ રજૂઆતની ત્રણ પંક્તિઓ છે તો ચાલો જોઈએ કે આ રજૂઆતો સાથે આપણે કેવી રીતે વિવિધ સંબંધો વ્યક્ત કરી શકીએ છીએ કેમેરા ભૂમિતિના વિવિધ પરિમાણો અથવા કેમેરા ભૂમિતિથી સંબંધિત વિવિધ માહિતી આપણે તે મુદ્દાઓની ચર્ચા કરીશું પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે આ બાબતોની પણ ચર્ચા કરી હોવાથી કેમેરા સેન્ટર મેળવી શકાય છે કેમેરા સેન્ટર માં પ્રોજેક્શન મેટ્રિક્સ નો 0 વેક્ટર બનવાનો ગુણધર્મ છે કારણ કે પ્રક્ષેપણમાં કેમેરા સેન્ટર સિંગલ્યુલર છે બધા છબી બિંદુઓ એક કિરણના આંતરછેદ તરીકે રચાય છે જે કેમેરાની મધ્યમાં જોડાયેલ છે અને આ આંતરછેદ ઈમેજ સમતલ સાથે છે પરંતુ જો બિંદુ પોતે એક કેમેરા કેન્દ્ર છે તો તમે કિરણ બનાવી શકતા નથી તેથી તે સમસ્યા છે અને તેથી જ ત્યાં કેમેરા કેન્દ્રની છબીની આવી કોઈ વ્યાખ્યા નથી તેથી આ અભિવ્યક્તિનું ગાણિતિક રીતે નીચેના સ્વરૂપમાં ભાષાંતર કરી શકાય છે તેથી જો હું આ ફોર્મમાં પ્રોજેક્શન મેટ્રિક્સ P સાથે સજાતીય કોર્ડિનેટ સિસ્ટમમાં કેમેરા સેન્ટર સંકલનને ગુણાકાર કરું છું તો પછી મને 0 વેક્ટર મળવું જોઈએ તેથી તમે સમજો છો કે આ 0 એકલ અથવા સ્કેલર 0 મૂલ્ય નથી તે વેક્ટર છે કારણ કે પરિમાણ હોવું જોઈએ તેનું અને છે તેથી તે પરિમાણ બરાબર હોવું જોઈએ તેથી તે 0 વેક્ટર છે તેથી જો હું આ સમસ્યા હલ કરું તો તમે કેવી રીતે આ કેમેરા સેન્ટર ને વ્યક્ત કરી શકો છો ધારો કે હું આનો વિચાર કરીશ વિજાતીય સંકલન પ્રણાલીમાં મૂળનું કેન્દ્ર તરીકે સૂચવવામાં આવ્યું છે કેમ કે આપણે આ સંમેલનો આપણા પહેલાના પ્રવચનોમાં પણ ઉપયોગ કરીએ છીએ તેથી અને જો હું સજાતીય સંકલન સિસ્ટમના વધારાના પરિમાણ માં 1 તરીકે સ્કેલિંગ કોઓર્ડિનેટ નો ઉપયોગ કરું છું તો આ કેમેરા કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તેથી હું આ સંબંધ તરીકે લખી શકું છું તેથી જે વ્યક્ત કરવામાં આવશે જો હું આના સંદર્ભ માં પેટા મેટ્રિક્સ ગુણાકાર કરું છું અને તમારે ધ્યાન માં લેવું જોઈએ કે જ્યારે તમે પેટા મેટ્રિક્સ ગુણાકાર કરી રહ્યા હોવ ત્યારે પ્રથમ અનુરૂપ મેટ્રિક્સ ગુણાકાર વચ્ચે પરિમાણ ની સમાનતા હોવી જોઈએ ઉદાહરણ તરીકે M એ પેટા મેટ્રિક્સ છે અને પરિમાણ 3x3 છે કોલમ વેક્ટર છે તેથી હું M ગુણાકાર કરી શકું જે મને કોલમ વેક્ટર 3x1 આપશે અને પછી હું અને 1 ગુણાકાર કરીશ તેથી તે જ મેટ્રિક્સ ગુણાકાર નિયમો છે જે હું લાગુ કરી રહ્યો છું તેથી હું M સાથે ગુણાકાર કરીશ વત્તા સાથે 1 ગુણાકાર કરીશ તેથી તમે સમજો છો કે તે નું પરિમાણ 3x1 છે અને 1 તેનું પરિમાણ છે તે એક સ્કેલેર મૂલ્ય 1x1 છે તેથી હું ફક્ત લખી શકું છું કારણ કે જુઓ તેથી તે ફક્ત 3x1 મેટ્રિક્સ હશે તેથી તે મેટ્રિક્સ ગુણાકાર માન્ય છે તેથી આ 0 ની બરાબર હોવી જોઈએ જે 3x1 કોલમ વેક્ટર પણ છે તેથી ફરીથી હું આ સમીકરણ ઘટાડી શકું છું તેથી અને પછી તેથી તમે જોઈ શકો છો કે તમે પ્રોજેક્શન કેમેરા મેટ્રિક્સ થી આ અભિવ્યક્તિ નો ઉપયોગ કરીને કેમેરા કેન્દ્ર ને ખૂબ જ સરળતાથી મેળવી શકો છો પરંતુ નોંધ લો કે M ઉલટાવી શકાય તેવું હોવું જોઈએ તો જ તમે આ અભિવ્યક્તિ મેળવી શકો છો તેથી ત્યાં કેમેરા મેટ્રિસીઝ છે જ્યાં M સિંગલ્યુલર મેટ્રિક્સ છે જે ઉલટાવી શકાય તેવું નથી તેથી તે કિસ્સામાં કેમેરા કેન્દ્ર કોઈ હકીકત માં બોલતું નથી તમે તેને ફિઝીકલ પરિમાણ માં કેપ્ચર કરી શકતા નથી પરંતુ તમે તેને ગાણિતિક રૂપે રજૂ કરી શકો છો જે અનંત સમયે સમતલ માં પડેલો છે તે એક ખ્યાલ છે જેની આપણે ફરી ચર્ચા કરીશું પરંતુ તેનું પ્રતિનિધિત્વ સમતલમાંના કોઈપણ તબક્કે અનંત પર આ સ્વરૂપ માં રજૂ થાય છે તમે જુઓ છો કે તે એકરૂપ ફરી એકવાર સજાતીય સંકલન રજૂઆત માં એક બિંદુ છે સ્કેલ પરિમાણનું આ મૂલ્ય 0 હોવું જોઈએ તેથી તે અનંત માં એક બિંદુ છે તેથી જો હું 0 દ્વારા વહેંચું છું તો દરેક વસ્તુ અનંત બની જાય છે પરંતુ જેમ મેં અગાઉ ચર્ચા કરી છે તે આ ફોર્મમાં કોઈપણ બિંદુ t નું અર્થઘટન જે અનંત છે તે એક દિશા છે તેથી તે ફક્ત એક દિશા દર્શાવે છે તેથી તે અનંત સમયે તે દિશામાં બિંદુ છે તો આ તે કેમેરા કેન્દ્રનું સ્વરૂપ છે અને આ બિંદુ M ફરી વખત જમણા 0ની ગણતરી કરીને તે મેળવી શકાય છે કારણ કે M સિંગલ્યુલર છે ત્યાં ફરીથી 0 વેક્ટર છે તેથી આપણે તે મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ તે કિસ્સામાં આપણી પાસે d ની બરાબર હોવી જોઈએ તેથી આપણે અભિવ્યક્તિથી જ શોધી શકીએ છીએ તેથી તમારું કેન્દ્ર સ્વરૂપમાં હોય તેથી આ 0 થાય છે તેથી આપણે અને e 0 વેક્ટર શોધીને શોધીશું અને આ 0 પોઇન્ટ મેળવી શકીએ છીએ તેથી ચાલો હું આ મૂલ્યને ભુસું કારણ કે આ ખોટું છે તેથી તે હોવું જોઈએ કે આપણે હલ કરવું જોઈએ તેથી આ કેમેરા કેન્દ્રથી સંબંધિત વસ્તુઓ છે એ જ રીતે કોલમ વેક્ટરમાંથી આપણે કેટલીક રસપ્રદ માહિતી મેળવી શકીએ છીએ તેથી એક માહિતી જે આપણે મેળવી શકીએ છીએ તે છે અમુક દિશાઓનાં વિશિષ્ટ બિંદુ જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે તેમ કહીએ છીએ જ્યારે આપણે અનંતના કોઈ બિંદુ પર વિચાર કરીએ છીએ અથવા આપણે પસંદ કરી શકીએ છીએ ત્યારે તમે કોઈપણ દિશા પસંદ કરી શકો છો અને અનંત પરના બિંદુને તે દિશામાં ફક્ત વેક્ટર તરીકે અનુરૂપ દિશા કોસાઇન નો ઉપયોગ કરીને અને એકરૂપ સ્કેલિંગ પરિમાણ 0 તરીકે રજૂ કરી શકાય છે તેથી ઉદાહરણ તરીકે જો હું X અક્ષો પર વિચાર કરું છું તો એક્સ અક્ષની દિશા દ્વારા આપવામાં આવી છે અને તે બિંદુ ની દિશા માં અનંત છે તે અન્ય 0 ઉમેરીને અન્ય 0 સાથે સુસંગત એકરૂપતા સમન્વય પરિમાણ દ્વારા અપાયેલું છે તેથી જો હું આ વિશિષ્ટ બિંદુ ની છબી મેળવવા માંગું છું તો મારે પ્રોજેક્શન મેટ્રિક્સ થી ગુણાકાર કરવો જોઈએ પછી મને એકરૂપતા સંકલન પ્રણાલી માં જે મૂલ્ય મળશે તે અનંતતા ના અનુરૂપ બિંદુ ની છબી બિંદુ છે તેથી આપણે આ પ્રકારના બિંદુને વેનીશિંગ પોઇન્ટ કહીએ છીએ તેથી જો તમે તે દિશા તરફ આગળ વધશો તો બિંદુઓની બધી છબીઓ આ ચોક્કસ આ સમયનો સંદર્ભ લો 1102 લીટી પર છે અથવા તે વેનીશિંગ પોઇન્ટ માં રૂપાંતરિત થશે તેથી આ કિસ્સામાં P ને કોલમ વેક્ટર ના રૂપમાં રજૂ કરી શકાય છે તેથી તમે તપાસ કરી શકો છો કે આ ઓપરેશન ફક્ત મને આપશે તેથી જ એક્સ અક્ષનો વેનીશિંગ પોઇન્ટ છે એ જ રીતે વાય અક્ષોનો વેનીશિંગ પોઇન્ટ પણ છે અને Z અક્ષોનો વેનીશિંગ પોઇન્ટ છે તેથી આ એક સંબંધ છે જે મેં હમણાં બતાવ્યું છે અહીંની અન્ય રસપ્રદ હકીકત તમે વિશે જોઈ શકો છો તેથી જ્યારે તમે કોઈ બિંદુ ને ધ્યાન માં લો છો ત્યારે તમે વિચાર કરી શકો છો જો તમે પ્રોજેક્શન મેટ્રિક્સ P થી ગુણાકાર કરો તો તમને મળશે તો આ બિંદુ શું છે આ અનંતનું બિંદુ નથી કારણ કે તેનું સ્કેલ મૂલ્ય 1 છે અને આ જગ્યામાં જ એક ભૌતિક બિંદુ છે અને ત્રિ પરિમાણીય અવકાશ માં આ બિંદુ શું છે તે ફક્ત મૂળ છે તેથી જેનો અર્થ એ છે કે મૂળનો એક છબી સંકલન છે તો આ બીજો ગુણધર્મ છે તેથી આ વિશે છે તેથી આગળ આપણે કેટલાકમાંથી વિચારણા કરીશું આ પ્રક્ષેપણ ભૂમિતિથી સંબંધિત કેટલીક ભૌમિતિક ખ્યાલો આ ઇમેજિંગ થી સંબંધિત છે તમે આ વિભાવનાઓને જાણો છો આપણે તે પહેલા પણ વ્યાખ્યાયિત કર્યા છે તેઓ મૂળ સમતલ મુખ્ય અક્ષો અને મુખ્ય બિંદુ છે તેથી અમારા સૂચન માં તમે જોઈ શકો છો કે કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટેડ સ્પેસ માં પ્રક્ષેપણ ની આ એક ખૂબ સરળ રજૂઆત છે p એ p દ્વારા રજૂ કરેલા દ્રશ્યમાં એક બિંદુ ની એક છબી છે પરંતુ ના બાહ્યરૂપે તમારી પાસે બીજી સંકલન પ્રણાલી છે જ્યાં આપણે આ બિંદુઓની સ્થિતિનું નિરીક્ષણ કરીએ છીએ અને આપણે તેને વિશ્વ સંકલન પ્રણાલી કહીએ છીએ અને વિશ્વના સંકલન અને કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલી વચ્ચેનો સંબંધ સરળ કઠોર બોડી ટ્રાન્સફોર્મેશન લાગુ કરીને સ્થાપિત કરી શકાય છે જ્યાં R અક્ષોના પરિભ્રમણને સૂચવે છે જે 3x3 રોટેશનલ મેટ્રિક્સ દ્વારા રજૂ થઈ શકે છે અને t કેમેરા કેન્દ્રમાં મૂળના અનુવાદને સૂચવે છે જે કોલમ વેક્ટર અથવા ફક્ત 3 પરિમાણીય વેક્ટર દ્વારા રજૂ થાય છે તેથી આ રજૂઆત આપણે પ્રક્ષેપણ મેટ્રિક્સ પ્રાપ્ત કરતી વખતે ચર્ચા કરી છે હવે આપણે મુખ્ય સમતલ મુખ્ય અક્ષો અને મુખ્ય બિંદુઓથી સંબંધિત સંબંધો અથવા માહિતી કેવી રીતે ચલાવવી તે વિશે વિચારણા કરીશું તો ચાલો હું ફરી એકવાર નવી વ્યાખ્યા આપું તેથી એક મુખ્ય બિંદુ જેમ તમે જોઈ શકો છો મુખ્ય નિર્દેશિક મુખ્ય ધરી અને મુખ્ય સમતલ તેથી અહીં મુખ્ય સમતલ એ સમતલ છે જ્યાં મને પ્રથમ મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરવા દો તેથી મુખ્ય અક્ષ એ કેમેરા કેન્દ્રિત સંકલન સિસ્ટમ માં Z અક્ષ છે જે આકસ્મિક ઓપ્ટિકલ કેમેરા માં લેન્સ ની ઓપ્ટિકલ અક્ષ છે તેથી આપણે ધ્યાનમાં લીધું છે કે આપણા સંકલન સંમેલનમાં તે Z અક્ષ છે જે એક પ્રાકૃતિક સ્વરૂપ છે તેથી તે રીતે Z અક્ષ મુખ્ય અક્ષને સૂચવે છે તેથી આંતરછેદ અને મુખ્ય સમતલ એ કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીનું XY સમતલ છે તેથી XY સમતલ જે ઇમેજ સમતલ ની સમાંતર સમતલ છે અને તે સમતલ માં કેમેરા નું કેન્દ્ર છે તેથી ભૌમિતિક રૂપે તે કોઈપણ સંકલન સંમેલનોથી સ્વતંત્ર વ્યાખ્યા છે તેથી તે સમતલ છે જે ઇમેજ સમતલ ની સમાંતર છે અને તેમાં પ્રક્ષેપણનું કેન્દ્ર છે તે જ મુખ્ય સમતલ છે આ કિસ્સામાં આકસ્મિક રીતે અમારા કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમ ની સંકલન પ્રણાલીના પ્રમાણભૂત સંકેતોમાં મુખ્ય સમતલ એ XY સમતલ છે અને મુખ્ય બિંદુ એ ઇમેજ સમતલ સાથેના મુખ્ય અક્ષના આંતરછેદનો બિંદુ છે તેથી આ એવી કેટલીક વ્યાખ્યાઓ છે જેની વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી અને તે હું અહીં પ્રદાન કરું છું અને હવે આપણે વિચાર કરીશું કે આપણે કઈ માહિતી મેળવી શકીએ તેથી આ મુખ્ય સમતલ અન્ય લોકો સાથે સંબંધિત ફરી એકવાર આપણે આ ફોર્મ માં પ્રક્ષેપણ મેટ્રિક્સ ની રજૂઆત પર વિચારણા કરીશું અને અહીં મેં તે સંબંધો બતાવ્યા છે તેથી અહીં એ હકીકત બતાવવામાં આવી છે કે પહેલા આપણે મુખ્ય સમતલ ની ગણતરી કેવી રીતે કરીએ છીએ તેથી આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે મુખ્ય સમતલ છબી સમતલ ની સમાંતર છે તેથી કોઈ પણ બિંદુ માટે મુખ્ય સમતલ માં કોઈ પણ બિંદુ તમારી પાસે તે સમતલ માં છબી સમતલ માં કોઈ હકીકત માં છબી બિંદુ નથી કારણ કે તે બિંદુથી કેમેરા કેન્દ્ર તરફ જતા કિરણ છબી સમતલ ને છેદતું નથી તે અર્થમાં તે બિંદુ અનંત પર છેદે છે તેથી જેનો અર્થ છે કે ઇમેજ પોઇન્ટ માટે એકરૂપતા સંકલન પ્રતિનિધિત્વમાં સ્કેલિંગ પરિમાણ હંમેશા 0 ની બરાબર હોવું જોઈએ તેથી જો હું કોઈ બિંદુને મુખ્ય સમતલ પર સ્થિત q કહીશ જો હું આ બિંદુને આ પ્રક્ષેપણ મેટ્રિક્સ થી ગુણાકાર કરું છું તમને એક છબી બિંદુ મળશે જે તમે જાણતા નથી કે આ બે વસ્તુઓ શું છે પરંતુ મૌલિક ધોરણમાં ત્રીજા સ્થાને તમને તે 0 મળશે તેથી જેનો અર્થ છે કે હું ખાલી આ કિસ્સામાં લખી શકું છું કે હું X દ્વારા બિંદુને રજૂ કરું છું તેથી Q ના બદલે આ પ્રતીક વાપરો ચાલો હું X ની રજૂઆત તરીકે બિંદુનો ઉપયોગ કરું તેથી જો હું પંક્તિના વેક્ટરના સંદર્ભમાં ગુણાકાર ધ્યાનમાં લઈશ તો આપણને તે 0 ની બરાબર હોવી જોઈએ હવે તમે જોઈ શકો છો કે આ કંઈ નથી પરંતુ સમતલ નું સમીકરણ છે અને તે મુખ્ય સમતલ છે તમારે નોંધવું જોઈએ કે આ તે જ છે કે તમારે મુખ્ય સમતલ કેવી રીતે મેળવવું જોઈએ પરંતુ તે વોલ સંકલન પ્રણાલીમાં છે જે તમને જાણવી જોઈએ એ જ રીતે જો તમે આ q ને ધ્યાનમાં લો તો ત્યાં પણ એક છબી બિંદુ હશે જ્યાં ઉદાહરણ તરીકે કહો પ્રથમ સંકલન સ્થિતિ 0 હશે અને બાકીની તમે કાળજી લેશો નહીં જેનો અર્થ છે કે જો હું ગુણાકાર કરું તો તે 0 ની બરાબર હોવું જોઈએ અને તે એક બિંદુ છે જે એક સમતલ છે જ્યાં તે બિંદુઓ જે તે સમતલ પર પડેલા છે તે આગળ મૂકી દીધા છે આ ફોર્મમાં તેમની છબી છે તેથી આ સમતલ શું છે તે સમજવું રસપ્રદ રહેશે કારણ કે આ કિસ્સામાં કારણ કે તમારું આ સંકલન જે X કોઓર્ડિનેટ છે જે હંમેશા 0 ની બરાબર હોય છે જેનો અર્થ છે કે તમે છબી સમતલ માં ફક્ત Y અક્ષને ધ્યાનમાં લઈ રહ્યા છો તેથી જો હું તમારી છબી સમન્વય સંમેલન અને ઇમેજ કોઓર્ડિનેટ કન્વેશન માં ધ્યાનમાં લઈશ તો તમારી પાસે X અક્ષ છે અને તમારી પાસે Y અક્ષ છે જ્યારે તમારા કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં અથવા જો હું કહું છું કે કેમેરા કેન્દ્રિત અક્ષનું પ્રતિનિધિત્વ તો કહો કે આ એક કેન્દ્ર છે તેથી જો હું આ ત્રિ પરિમાણીય ગોઠવણીને ધ્યાનમાં લઈશ અને આ જેવા સમતલ દોરે છે ચાલો હું તેને ફરીથી સ્પષ્ટ કરવા માટે તેને ફરીથી ભૂંસી નાખુ કહો કે તમે ઇમેજ પ્લેન ને ધ્યાન માં લો અને આ Y અક્ષ છે અને આ X અક્ષ છે અને પછી તમારી પાસે કેમેરા કેન્દ્રિત સંકલન રજૂઆત છે જ્યાં C રજૂ થાય છે તેથી તે આ સમતલ Y અક્ષો અને કેમેરા કેન્દ્ર દ્વારા રચિત સમતલ છે તે સમતલ માં જે પણ બિંદુઓ પડેલા છે તેથી તે Y અક્ષ પર અંદાજવામાં આવશે તેથી આ તે છે જ્યાં X કોઓર્ડિએંટ 0 ની બરાબર હશે તેથી આ આ સમતલ દ્વારા આપવામાં આવ્યું છે એ જ રીતે જો હું X અક્ષને ધ્યાનમાં લઈ શકું તો આ સમતલ દ્વારા આપવું જોઈએ તેથી આ સમતલ ને અક્ષ સમતલ કહેવામાં આવે છે કારણ કે તે અહીં નોંધ્યું છે જે ઇમેજ કોઓર્ડિનેટના Y અક્ષ પર અને કેમેરા કેન્દ્રિત પ્લેન ધરાવતા સમતલ ની છબી છે અને Y અક્ષ એ જ રીતે કેમેરા કેન્દ્રિત અને છબીના Y અક્ષ દ્વારા વ્યાખ્યાયિત થયેલ સમતલ છે મુખ્ય બિંદુ વિશે શું હવે ત્રીજી પંક્તિ પોતે તમને મુખ્ય સમતલ બતાવી રહી છે તેથી આપણે જણાવ્યું છે કે આ એક સમતલ છે તેથી મુખ્ય સમતલ માં તેથી આ એક મુખ્ય સમતલ છે તેથી હવે આ દિશા જો હું આ ફોર્મમાંના પ્રતિનિધિત્વને ધ્યાનમાં લઈશ તો તે કોલમ વેક્ટર છે તેથી ચાલો ધ્યાન માં લઈએ કે ત્યાં તે કોલમ વેક્ટર અને કેટલાક સ્કેલ વેલ્યુ તરીકે રજૂ થાય છે તેથી આ એક કોલમ વેક્ટર છે તેથી જેમ તમે સમતલ ના સમીકરણથી સમજો છો તેથી જો હું સમતલ નું સમીકરણ લખો તો કહો સ્વરૂપમાં તેથી તે પ્લેન ની સામાન્ય દિશાની દિશા આ વેક્ટર દ્વારા આપવામાં આવે છે તેથી ખરેખર તમને આ દિશા આપતી વખતે આપવામાં આવે છે તેથી મુખ્ય બિંદુ શું છે મુખ્ય બિંદુ એ તે બિંદુની છબી છે જે તે દિશામાં પડેલી છે અને જેમ મેં તે દિશા માં અનંત માં પડેલા કોઈપણ મુદ્દાને આ ફોર્મમાં રજૂ કરવું જોઈએ તેથી આ કિસ્સામાં તે દિશા છે અને તે દિશા માં અનંત પર રહેલો બિંદુ 0 છે અને પછી તે બિંદુ ની છબી મુખ્ય બિંદુ છે તે કંઈ નથી પરંતુ ઇમેજ પ્લેન સાથે ના મુખ્ય સમતલ ના સામાન્ય આંતરછેદ તેથી જો હું આનો અંદાજ લઉં જો હું ઈમેજ પોઇન્ટ જોઉં તો આ તે અહીં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે રજૂ થાય છે તો તમને અનુરૂપ મુખ્ય બિંદુ મળશે તેથી આ તે ત્રણ મહત્વપૂર્ણ માહિતી તમે કેમેરા મેટ્રિક્સથી મેળવી શકો છો આપણે આ મુખ્ય બિંદુ પર ચર્ચા કરી છે અને અહીં તે ફરી એક વાર સમજાવવામાં આવ્યું છે કે આ ગણતરી એ રીતે હોઈ શકે નહીં તે આ પ્રક્ષેપણ મેટ્રિક્સ ના સંદર્ભ માં વિસ્તૃત છે પ્રોજેક્શન મેટ્રિક્સ ના તત્વો દ્વારા આ સ્વરૂપ માં આગળ વિસ્તૃત કરવામાં આવ્યું છે તમે નોંધ લો કે આ ત્રીજી પંક્તિ ના તત્વો છે અને તમારે M સાથે ગુણાકાર જાણવાની જરૂર છે તો તમને અનુરૂપ મુખ્ય બિંદુ મળશે એ જ રીતે મુખ્ય કિરણ તે કંઈ નથી પરંતુ તે દ્વારા આપવામાં આવેલ દિશા કોસાઇન એ દિશા વેક્ટર છે તેથી તે પ્રમાણસર હોવું જોઈએ હું ને ધ્યાનમાં લઈ શકું છું તેથી આ વેક્ટર આ દિશા તમને મુખ્ય કિરણની અનુરૂપ દિશા પ્રદાન કરી રહી છે અને હવે પ્રોજેક્ટીવ અર્થમાં પ્રોજેક્ટીવ ભૂમિતિમાં તે કેમેરા કેન્દ્રિત સંકલન Z અક્ષ સાથે હોઇ શકે છે અથવા તે વિરુદ્ધ દિશા માં પણ હોઈ શકે છે તેથી ત્યાંથી આપણે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ની ગુણધર્મો નું શોષણ કરીએ છીએ તેથી જો તમે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નો નિર્ધારક લો અને તેના સંકેત ને ધ્યાન માં લો તેથી તે નિશાની આ વાસ્તવિક દિશા બતાવશે તમે આ કિરણને જાણો છો તેથી આ વેક્ટરને નિર્ધારકની નિશાની દ્વારા દર્શાવવું જોઈએ અને પછી દિશા નિર્દેશો દ્વારા આપવામાં આવે છે ચિહ્નિત કરવાને બદલે આપણે તેને માપી શકાય તે રીતે કરી શકીએ છીએ હું ફક્ત મેટ્રિક્સ એમના નિર્ધારક સાથે વેક્ટરને ગુણાકાર કરી શકું છું તે પણ શક્ય છે તેથી ચાલો હું પછી એક અન્ય રસપ્રદ હકીકતની ચર્ચા કરું છું કે છબી સમતલ માં જે બિંદુઓ છે તેઓ કેવી રીતે કિરણની રચના કરવા માટે પાછા આવે છે ચાલો આપણે અનંત સમયે સમતલ માં વેનિશિંગ બિંદુઓના મેપિંગને સમજીએ આની ચર્ચા આપણે પહેલા પણ X અક્ષ Y અક્ષ અને Z અક્ષ જેવા મુખ્ય અક્ષના વેનિશિંગ બિંદુઓના સંદર્ભમાં તેના સંદર્ભમાં કરી છે તેથી અહીં જો હું કોઈ વિશેષ દિશાઓ d ધ્યાનમાં કરું છું એ જ રીતે આપણે ફક્ત આ વેક્ટર સાથે પ્રોજેક્શન મેટ્રિક્સ ગુણાકાર કરી શકીએ છીએ અને તે મને આપે છે તે d સાથે મેટ્રિક્સ M નો ગુણાકાર આપશે તેથી તે દિશામાં આવેલા અનંત પરના બિંદુઓ d દિશાઓનો વેનિશિંગ બિંદુ છે તેથી તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે વેનિશિંગ બિંદુ ફક્ત M દ્વારા અસરગ્રસ્ત છે તેથી બેક પ્રોજેક્શન ને ઇમેજ પ્લેન સાથે કેમેરા સેન્ટર દ્વારા રચિત કિરણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે અને તમે તે કિરણને વિશ્વ સંકલન પ્રણાલીમાં વ્યક્ત કરી શકો છો આ રીતે પાછળનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે તેથી જો હું કોઈ બિંદુ ને કહેવા પર વિચાર કરું છું જેનો અર્થ છે કે તે એક બિંદુ છે જે દિશામાં પડેલો છે તેથી આ તે દિશામાં દિશા નિર્દેશક ઘટક છે અને તે એક બિંદુ છે જે અનંતમાં પડેલો છે આ 0 બતાવી રહ્યું છે કે પછી તે બિંદુની છબી x છે જેનો અર્થ છે કે આ ખરેખર કિરણ પ્રક્ષેપણ કિરણ છે પ્રક્ષેપણ કિરણ ની દિશા છે તે ચોક્કસ હકીકતમાં વ્યક્ત કરવામાં આવે છે તેથી છેવટે આપણે એક કિરણ બનાવી શકીએ છીએ જે એક કેન્દ્રમાંથી પસાર થાય છે કહે છે કે સજાતીય સંકલન પ્રણાલી આ સ્વરૂપમાં રજૂ થાય છે અને અનંત સમયે બિંદુ તરીકે દર્શાવવામાં આવે છે કારણ કે દિશા છે તેથી આને ત્રિ પરિમાણીય જગ્યામાં સીધી રેખાના સમીકરણના પરિમાણો દ્વારા સરળતાથી રજૂ કરી શકાય છે જ્યાં દિશા છે અને તે લીટી પરના બિંદુ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી આ રીતે પેરામેટ્રિક ફોર્મ વ્યક્ત થાય છે જેમ તમે જોઈ શકો છો કે તે સજાતીય સંકલન પ્રણાલીમાં બિંદુનો રેખીય સંયોજન છે તે દિશામાં D અને તે દિશામાં અનંતનો બિંદુ એ અને તે પછીનો વિસ્તાર વિસ્તૃત છે હકીકત માં આ એક સ્વરૂપ છે જે ને વ્યક્ત કરવા માટે વધુ અનુકૂળ છે તેથી આ બિંદુઓ છે જે કેમેરા સેન્ટરને જોડતા પ્રોજેક્શન કિરણ પર પડેલા છે તમે બિંદુની ઊંડાઈની ગણતરી કેવી રીતે કરો છો તેથી ફરી એકવાર બિંદુની ઊંડાઈ કંઈ નથી પરંતુ દ્રશ્ય બિંદુથી અને મુખ્ય ધરી પર જોડાતા એક પ્રક્ષેપણ કિરણનો પ્રક્ષેપણ તેથી તમે ત્રિ પરિમાણીય જગ્યામાં X કહેવાતા કોઈપણ વિશિષ્ટ દ્રશ્ય બિંદુને ધ્યાનમાં લો તેથી તેનો પ્રક્ષેપણ આ વેક્ટર તેનું મુખ્ય પ્રક્ષેપણ પર પ્રક્ષેપણ કરે છે જે કેમેરા સેન્ટ્રિક સિસ્ટમ માં લાકડીના રૂપરેખાના Z અક્ષ છે તેથી આ અંતર એ Z ડિસ્ક છે આ અંતર ઊંડાઈની માહિતી છે તેથી આ એક ઊંડાઈની છે તેથી આ ફોર્મ દ્વારા આને સરળતાથી વ્યક્ત કરી શકાય છે તેથી અનુરૂપ દિશા છે તેથી ટોચ પર ટિલ્ડ સૂચવે છે કે તે તે દિશામાં એકમ વેક્ટર છે તેથી જો તમે પ્રક્ષેપણ લેશો તો તમારે તે દિશાના એકમ વેક્ટરની સાથે ડોટ પ્રોડક્ટ લેવાનું રહેશે તેથી આ વેક્ટર દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે પછી તમને અનુરૂપ ઊંડાઈ ની માહિતી મળે છે તેથી આ તેનું એકમ વેક્ટર છે આ ફોર્મમાં દર્શાવવામાં આવેલા સમીકરણોના સમૂહને હલ કરીને કેમેરા સેન્ટરનું બીજું સરળ રજૂઆત છે જેમ આપણે અગાઉ પણ ચર્ચા કરી છે તમે જોઈ શકો છો કે હકીકતમાં ત્યાં ત્રણ સમીકરણો છે કેમ કે કેમેરા સેન્ટર ને ત્રણ કોઓર્ડિનેટ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે તેથી તમારે ત્રણ સંકલન શોધવાની જરૂર છે તેથી આ સરળતાથી ક્રેમર્સ crammers' ના નિયમનો ઉપયોગ કરીને અને કોલમ વેક્ટર્સ ની દ્રષ્ટિએ M ની રજૂઆત દ્વારા વ્યક્ત કરી શકાય છે તો ચાલો હું તમને તેનો ઉપાય બતાવીશ તેથી તે કેમેરા કેન્દ્રનું X સંકલન છે આ ફોર્મમાં ક્રેમર ના નિયમનો ઉપયોગ કરીને બતાવ્યું છે તેથી આ કોલમ વેક્ટર્સ ના મેટ્રિસીસ દ્વારા રચાયેલ એક નિર્ધારક છે સમાન રીતે કોલમ વેક્ટર્સનો નિર્ધારક આ દ્વારા આપવામાં આવે છે અને આ દ્વારા આપવામાં આવે છે તેથી તમે ફક્ત ક્રેમર નો નિયમ લાગુ કરો અને પછી તમે આ અભિવ્યક્તિ મેળવી શકો છો તેથી આગળ આપણે ચર્ચા કરીશું કે તમે કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિક્સ P પાસેથી કેમેરા પરિમાણો મેળવી શકો છો તેથી અહીં આ કિસ્સામાં આપણે ફરીથી જુદા જુદા સ્વરૂપ માં પ્રક્ષેપણ મેટ્રિક્સ નું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છીએ જેમ કે તમારી પાસે અથવા જે પણ રજૂ કરે છે અથવા તમે M ના વિઘટિત સ્વરૂપ ને ધ્યાન માં લો જ્યાં તમારી પાસે કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ અને તે પરિભ્રમણ મેટ્રિક્સ છે આ ભાગ છે અગાઉ ના વ્યાખ્યાનોમાં આ તમામ રજૂઆતોની ચર્ચા કરવામાં આવી છે તેથી કેમેરા ના પરિમાણો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ મેટ્રિક્સ વિઘટનનો ઉપયોગ કરીને છે કારણ કે તમે જાણો છો M સામાન્ય રીતે આ બે મેટ્રિક્સ K અને R ના ગુણાકાર દ્વારા રચાય છે તેથી K કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ અને R વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમથી કેમેરા કોઓર્ડિનેટ સિસ્ટમમાં રૂપાંતરનું પરિભ્રમણ મેટ્રિક્સ છે અને K ની સંપત્તિ તે ઉપલા ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને R એક ઓર્થોગોનલ મેટ્રિક્સ છે તેથી જો હું RQ વિઘટન લાગુ કરું છું જ્યાં R એક ઉચ્ચ ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને Q ઓર્થોગોનલ મેટ્રિક્સ છે જો હું આ વિઘટન કરું છું તો પછી મને બે મેટ્રિક્સ મળશે જે આ સંપત્તિ ને સંતોષે છે હવે આ ઉદ્દેશ તે અર્થ માં વિશિષ્ટ ન હોઈ શકે પરંતુ હજી પણ આપણે ધ્યાન માં લીધું છે કે મેટ્રિક્સ વિઘટન દ્વારા આ એક સંભવિત ઉકેલ છે તેથી આપણે વિઘટન પછી ધ્યાન માં લઈએ છીએ આ R K સાથે બરાબર છે અને તે ઉપલા ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને આ Q R સાથે બરાબર છે અહીં નોંધનીય થોડી અસ્પષ્ટતાની નોંધ લો પરંતુ આ કિસ્સામાં આ વિઘટનની એક પ્રમાણભૂત અવધિ છે તેથી આ તે ફોર્મ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ત્યાંથી તમે ઉપલા ત્રિકોણાકાર મેટ્રિક્સ થી કેલિબ્રેશન મેટ્રિક્સ ના પરિમાણો મેળવી શકો છો તેવી જ રીતે રોટેશન મેટ્રિસીઝ થી તમે રોટેશન નું પરિમાણ મેળવી શકો છો અને કેમેરા સેન્ટર ચલાવીને આપણે અગાઉ ચર્ચા કરીશું તમને અનુરૂપ અનુવાદ પરિમાણો પણ મળી શકે છે તેથી આ રીતે તમે કેમેરા મેટ્રિક્સ ના તમામ પરિમાણો મેળવો તેથી અહીં આપણે આ સમયે આપણું વ્યાખ્યાન બંધ કરીશું અને હવે પછીનાં વ્યાખ્યાન માં આપણે આ ચર્ચા ચાલુ રાખીશું તમારા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર